પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે હેઇસેનબર્ગ દ્વારા અપાયેલ કાઇનેટિક ક્વોંટીટીઝ ના ક્વોન્ટમ મિકેનિકલ ફોર્મ્યુલેશન નો પરિચય કરાવ્યો આપણે કહ્યું કે જો કોઈ ક્વોંટીટી x હોય તો તે કલેકસન્સ નંબર Cn દ્વારા રજૂ થાય છે ચાલો તેને કહીએ n α અને અનુરૂપ ફ્રિક્વન્સી n α અને Cnn α ની ટાઈમ ડિપેનડન્સ એ einn αt તરીકે આપવામાં આવે છે પછી આ સંખ્યાઓનું કલેકસન આ આપે છે બીજી ક્વોંટીટી y હોઈ શકે છે જેને કલેકસન Dnn α nn α દ્વારા રજૂ કરી શકાય છે અને ત્યાં મેં કહ્યું છે કે x y એ y x ની બરાબર નથી તેથી મારે જે કહેવું જોઈએ તે બરાબર નથી ઉદાહરણ તરીકે જો મારી પાસે y હોય અને x દ્વારા ગુણાકાર થાય તો દેખીતી રીતે તે સમાન બને જો આપણે તેને અહીં બદલીએ છીએ અને જે રીતે આપણે રજૂઆતની ગણતરી કરીએ છીએ હવે તે મેટ્રિક્સ ગુણાકાર બની ગયું છે અને આપણે આ વ્યાખ્યાનમાં શું કરવા માંગીએ છીએ આ સંખ્યા C અને ની દ્રષ્ટિએ ક્વોન્ટમ કંડિસન મેળવવી છે અને તે આપણું લક્ષ્ય છે તેથી ફરીથી આપણે કોરસ્પોંડેન્સ ના સિદ્ધાંત તરફ પાછા જઈશું પરંતુ તે પહેલાં ચાલો હવે ક્લાસિકલ અને ક્વોન્ટમ ડોમેન માં તફાવત જોઈએ આપણે તે કરી રહ્યા છીએ પરંતુ હવે આપણે સ્પષ્ટ રીતે ક્લાસિક રીતે કહીએ કે ક્વોન્ટમ નંબર n ખૂબ મોટો છે અને તેથી dEdn ∆E1 કારણ કે n n ક્વોન્ટમ મિકેનિક્સમાં ક્લાસિકલ નિયમ માં આ dEdn શક્ય નથી કારણ કે સંખ્યા નાની છે તેથી ક્વોન્ટમ મિકેનિક્સમાં n નાનો છે તેથી ક્લાસિકલ અર્થમાં કોઈપણ ડિફ્રંસીએસન ને ડિફરન્સ દ્વારા બદલવો આવશ્યક છે તે જ રીતે આપણે ૨ વચ્ચે તફાવત કરીએ છીએ તેથી ઉદાહરણ તરીકે ક્લાસિકલ ડોમેન માં યાદ કરો αωnαdEdn તેનો અર્થ એ કે ક્વોન્ટમ ડોમેન માં n→ ∞ તે ddn એ Enα En અથવા En En α1 પર જશે કારણ કે n1 છે આ તફાવત છે જ્યારે આપણે ક્લાસિકલથી ક્વોન્ટમમાં ટ્રાંઝીસન કરીએ છીએ ત્યારે આ તફાવત છે ક્વોન્ટમ માં આ તફાવત હોઈ શકે છે અને ddn આ તફાવત છે જ્યાં 2 ક્વોન્ટમ નંબરો દ્વારા અલગ પડે છે અને આપણે તેનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ તેથી જ મેં તેને લખ્યું છે હવે યાદ કરો કે ક્વોન્ટમ કંડિસન જેણે આપણને હેઝનબર્ગ પેપર પહેલાં પરિણામ આપ્યું હતું તે કંડિસન હતી ∫pdxnh પ્રથમ વસ્તુ હેઇઝનબર્ગે કહ્યું આને ઈંટીગ્રલ સ્વરૂપમાં રાખશો નહીં કેમ કે આ pdx એ nhconstant હોઈ શકે છે અને આપણે આ કોંસ્ટંટ ને જાણતા નથી તેથી તેને ડિફરંસિયલ સ્વરૂપથી બદલવું જોઈએ અને તેથી તેમણે કહ્યું તે બંને બાજુએ n ના સંદર્ભમાં ડેરિવેટિવ લઈને બદલી નાખે છે ddn∫pdxh અને એકવાર તમે તેનું ઇંટિગ્રેસન કરી લો તો કોંસ્ટંટ મળી શકે જે મૂળભૂત રીતે ક્વોન્ટમ મિકેનિકલ અર્થમાં હશે આનો અર્થ એ થાય ∫pdxn ∫pdxn 1h આ તે છે જેનાથી તેણે પહેલા ક્વોન્ટમની કંડિસન ને બદલી છે અને હવે આપણે C અને ની દ્રષ્ટિએ આ મેળવીશું તો ચાલો હવે તે કરીએ તેથી જ્યારે આપણે n→ ∞ નિયમ માં pdx લખીએ ત્યારે તમે ફરીથી જોશો કે આપણે કોરસ્પોંડેન્સ ના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું n ∞ માથી હું કેટલાક પરિણામો લાવીશ અને પછી તરત જ તેમને ક્વોન્ટમ મિકેનિકલ ભાષામાં ભાષાંતર કરીશ અને તે કોરસ્પોંડેન્સ સિદ્ધાંતનો ઉપયોગ છે જે હેઇસેનબર્ગ એ કરેલું તે ∫pdx બરાબર બનશે જે હું m∫v2dt તરીકે લખી શકું તે ક્રિયા છે તેથી ચાલો આપણે મૂલ્યાંકન કરીએ હજુ તે નિયમ n→ ∞ માં છે x એ સરવાળો છે ચાલો આપણે તેને Ceiαωnt લખીએ જે આ nt અથવા n સ્તર પર આધારીત છે તેથી vt iαCeiαωnt તેથી v2t iαCωiβCωeiαβωnt અને જ્યારે હું ઇંટિગ્રેસન કરું છું 0Tv2tdt αβCC2n0Teiαβntdt અને હું તમને યાદ કરવી દવ કે T એ બીજું કશું જ નથી પરંતુ 2πω છે જે સૌથી ઓછી ફ્રિક્વન્સી માટેનો n ભ્રમણકક્ષા માટેનો સમયગાળો છે બાકી ની અન્ય તમામ હાર્મોનિક્સ છે અને તેથી આ સૂચવે છે કે α β માટે 0TeiαβntdtT છે અને બાકી બીજા બધા α અને β માટે 0 છે તેથી તે સમયગાળો છે અને જ્યારે α β અથવા β α હોય ત્યારે જ પછી આ ક્વોંટીટી ૧ થઈ જાય છે અને તેથી જવાબ T બની જાય છે અને તેથી હવે હું લખું છુ 0Tv2tdt 22CC αT અને ને α થી બદલી શકું છું અને ωn2π છે તેથી અને હું આને 2πm22CC α તરીકે લખી શકું છું કારણ કે તે ક્લાસિકલ પરિણામ છે તેથી n → ∞ ની મર્યાદા માં ∫pdx બહાર આવે છે તો મને 2πm22CC α મળે છે બરાબર હવે તે ક્લાસિકલ પરિણામ છે અથવા ઇંફાઇનાઇટ પરિણામ મેળવવું છે હવે મારે આને ક્વોન્ટમ પરિણામમાં ફેરવવું છે અને એટલું જ નહીં મારે ddn∫pdxh લખવાની જરૂર છે તો ચાલો તે લખીએ અને જો હું તે કરું તો 2πmddn22CC αh થાય છે હવે હું કોરસ્પોંડેન્સ સિદ્ધાંતનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું તેથી મારી પાસે છે 2πmddn22CC αh જ્યારે હું ક્વોન્ટમ મિકેનિક્સ કરું છું આનો અર્થ શું છે યાદ કરો C અને આ બધી વસ્તુઓ n સ્તરને અનુરૂપ છે તેથી C ચાલો હું દરેક નંબરને અલગથી લખુ C એ Cnn α C α હશે જે બીજું કંઇ નહીં પરંતુ Cn αmછે જે Cn αm બરાબર છે આપણે અગાઉના વ્યાખ્યાનમાં આ કર્યું છે અને અહીંથી હું αωnnn α લઇશ તેથી જ્યારે હું ભાષાંતર કરું છું ત્યારે તેમાં ખૂબ કાળજી રાખીશ હું લખું છું 2πmddnnn α|Cnn α |2h હવે યાદ કરો કે મેં ક્વોન્ટમ મિકેનિક્સ માં ddn નો અર્થ શું છે તેવું કઈક કર્યું હતું અને હવે હું તેનો ઉપયોગ કરીશ તેથી હું આ 2πmddnnn α|Cnn α |2h તરીકે લખીશ અને આ પર ડિફરન્સ સિવાય કંઈ નથી તેથી હું લખવા જાઉં છું 2πmnαn|Cnαn |2 nn α|Cnn α |2h જ્યાં એ ∞ થી વચ્ચે બદલાય છે તેથી ચાલો હું આને ફરીથી લખું છું ક્વોન્ટમની કંડિસન બહાર આવે છે 2πmα ∞nαn|Cnαn |2 nn α|Cnn α |2h હું આનાથી વધુ સારી રીતે કરી શકું છું અને આ લખી શકું છું 2πmα ∞nαn|Cnαn |2 2πmα ∞|Cnn α |2nn αh હું આ બીજી ટર્મ બદલીશ હું ને α થી બદલીશ અને લખીશ β∞ ∞|Cnnβ |2nnβ β ∞|Cnβn |2nβn જો હું બેને સ્વિચ કરું તો તે ખરેખર બદલાતું નથી કે ટ્રાંઝીસન n થી nβ અથવા nβ થી છે અને તેથી હું આ ક્વોન્ટમ કંડિસન ને 4πmα ∞nαn|Cnαn |2 nn α|Cnn α |2h તરીકે લખી શકું છું તેથી આપણી પાસે બધા C અને ω છે અને આપણી પાસે ક્વોન્ટમ કંડિસન ટ્રાન્સફર છે અને હવે આપણને C અને ω ની ગણતરી માટે આ કંડિસન્સ લાગુ કરવાની જરૂર છે અને જે આપણે હવે પછીનાં વ્યાખ્યાનમાં કરીશું